આજે આપણે પ્રથમ ટેકનિકલ વિષય થી શરૂઆત કરીએ જે સ્ટેટ સ્પેસ સર્ચ છે ચાલો હું પહેલા આ આખી વસ્તુને ધ્યાનમાં રાખીને પ્રારંભ કરું હું આ બધું લખું છું આપણે એઆઈ ના એક પાસા વિશે જોઈ રહ્યા છીએ જેને આપણે પ્રોબ્લેમ સોલવિંગ કહીશું મેં કહ્યું તેમ બીજા ઘણા પાસા છે જેને આપણે આ અભ્યાસક્રમમાં આવરીશું નહીં ઉદાહરણ તરીકે શીખવાનો અથવા અનુભવ અથવા જ્ઞાન સાથેના તર્કનો નો ઉપયોગ કરવાનો આપણે પ્રોબ્લેમ સોલવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને પ્રોબ્લેમ સોલવિંગ થી મારો અર્થ એ છે કે એજન્ટ કેટલીક ઇચ્છિત પરિસ્થિતિમાં છે અને કેટલીક ઇચ્છિત પરિસ્થિતિમાં રહેવા માંગે છે આપેલી ઇચ્છિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એજન્ટ નું કાર્ય અમુક નિર્ણયો ની શ્રેણી અથવા ચાલની શ્રેણી બનાવવાનું છે જે આપેલ પરિસ્થિતિને ઇચ્છિત પરિસ્થિતિમાં પરિવર્તિત કરશે તેથી કાર્ય આ નિર્ણયો શોધવાનું છે અને આપણે તે કાર્ય પર ધ્યાન આપીશું સામાન્ય રીતે આ કાર્ય માટે બે અભિગમો છે એક અભિગમ સર્ચ છે જેને આપણે આ અભ્યાસક્રમમાં અનુસરીશું તે સિદ્ધાંત આધારિત અભિગમ છે જેનો અર્થ એ છે કે તમારી પાસે ડોમેન ની કોઈક પ્રકારની રજૂઆત છે અને તમે તમારા નિર્ણયના પરિણામો રૂપે ડોમેન માં શું થશે તેનું અનુકરણ કરો છો અને તે પછી તે નિર્ણયો શોધવાનો પ્રયાસ કરો જેનાથી તમે લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો બીજો અભિગમ નોલેજ બેઝડ છે જેમાં તમે તે જ્ઞાન નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો જે કેટલાક અર્થ દ્વારા પ્રાપ્ત થયું છે જ્ઞાન અનુભવ થી મળે છે અનુભવ તમારો પોતાનો હોઈ શકે છે અથવા તે બીજા કોઈ નો પણ હોઈ શકે છે જેમણે પુસ્તક અથવા વ્યાખ્યાયન ના માધ્યમ થી તે અનુભવ ને અભિવ્યક્ત કર્યો હોઈ શકે છે પરંતુ આપેલ જ્ઞાન પરથી આપણે તે તકનીકનો ઉપયોગ કરવા માંગીએ છીએ નોલેજ બેઝડ તકનીકો ને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે જે મેમરી બેઝડ અને રુલ બેઝડ છે મેમરી બેઝડ તકનીક સંગ્રહિત અનુભવ નો સીધો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે તેને કેસ બેઝ લિસનીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હકીકતમાં અમારો એક અલગ અભ્યાસક્રમ મેમરી બેઝડ લિસનીંગ ઇન એઆઈ છે જે આગામી સેમેસ્ટર માં ફાળવવામાં આવશે જે પ્રોબ્લેમ સોલવિંગ ના આ અભિગમો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે અને મેમરી બેઝડ અભિગમ અનુભવનો સંગ્રહ કરે છે અને અનુભવ દ્વારા આપણો અર્થ શું છે પ્રત્યેક કેસ ને આપણે એક જોડી કહીએ છીએ જે સમસ્યાનું વર્ણન અને સમસ્યાના સમાધાન થી બનેલ છે દરેક વખતે સમસ્યાનું સમાધાન થાય છે તે સમસ્યા હલ કરનાર કોઈ માનવી હોઈ શકે છે અને કેસ ને મેમરી માં મૂકો વગેરે વગેરે દરેક વખતે સમસ્યાનું સમાધાન થાય છે તમે સમસ્યા વર્ણન અને સમાધાન ના વર્ણનને આ કેસ બેઝ માં સંગ્રહિત કરો છો અને જ્યારે નવી સમસ્યા ઊભી થાય છે ત્યારે તમે શ્રેષ્ઠ મેળ ખાતી સમસ્યા ના વર્ણનને પુનઃપ્રાપ્ત કરો છો અને તે સમસ્યા ના સમાધાન નો ફરીથી ઉપયોગ કરો છો અનુભવનો ઉપયોગ કરવાનો આ રીત છે આ રીતે આપણે ઘણી વસ્તુઓ શીખીએ છીએ ઉદાહરણ તરીકે કેવી રીતે બનાવવું અથવા ગમે તેવો કેસ હોય તો પણ કેટલાક પ્રકારનાં અભિન્ન સમીકરણો કેવી રીતે હલ કરવા વગેરે વગેરે બીજી તરફ રુલ બેઝડ અભિગમ અનુભવોનો સીધો ઉપયોગ કરતો નથી પરંતુ નિયમોની અનુભૂતિ કરે છે અથવા તમે કહી શકો છો કે અનુભવોમાંથી મેળવેલા જ્ઞાન ને અવગણશે અને અનુભવને નિયમોમાં રૂપાંતરિત કરવા માટે ઘણીવાર રુલ બેઝડ અભિગમને માનવ મધ્યસ્થીની જરૂર પડે છે તેનો માનક અભિગમ નિષ્ણાત સિસ્ટમ ને આગળ વધારવાનો હતો આપણે ડેંડ્રલ માયકિન અને પ્રોસ્પેક્ટર વિશે વાત કરી છે તે રુલ બેઝડ અભિગમ હતા એવું માનવામાં આવે છે કે નોલેજ એન્જિનિયરે ડોમેન એક્સપર્ટ સાથે વાત કરી અને જ્ઞાન નો ઉપયોગ સમસ્યા હલ કરવા માટે કેવી રીતે કરવો તે માટેના પ્રયાસ કર્યા તે જે પણ સમસ્યા નું નિદાન કરી શકે છે અને તે જ્ઞાન ને નિયમોના રૂપમાં મૂકવાનો પ્રયાસ કરી શકે છે નોલેજ બેઝ મેથડ અને સર્ચ બેઝ મેથડ એકબીજાથી વિરુદ્ધ છે આ કોર્સમાં મોટા ભાગે સર્ચ બેઝ મેથડ નું અન્વેષણ કરીશું અલબત્ત તે સર્ચ બેઝ મેથડ અથવા જ્ઞાન ના વિભાજન તરીકે નથી કારણ કે આપણે હજી ડોમેન નું મોડેલ બનાવવું પડશે આપણે હજી પ્લેટફોર્મ બનાવવાનું છે જેના પર આ શોધ થશે તે હદ સુધી આપણને સર્ચ બેઝ મેથડ માટે જ્ઞાન ની જરૂર છે જેમ જેમ આપણે આ અભ્યાસક્રમ માં આગળ વધીશું આપણે જોઇશું કે સમસ્યા જાતે શોધવાનું એ ખૂબ જ કાર્યક્ષમ માધ્યમ નથી કારણ કે આપણે જોઈશું કે આપણે એક્સપ્લોશન કરીએ છીએ આપણે શોધવાની શક્યતાઓની સંખ્યા ખૂબ વધારે હશે ખૂબ જ ટૂંક સમયમાં લગભગ આવતા અઠવાડિયામાં જ આપણે શોધમાં જ્ઞાન ના કેટલાક તત્વો પ્રસ્તુત કરીશું આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે અમુક પ્રકારના ડોમેન નોલેજ દ્વારા સર્ચ કેવી રીતે કરી શકાય છે અને આપણે તેને હ્યુરીસ્ટીક સર્ચ કહીએ છીએ અને આપણે જે જ્ઞાન નો ઉપયોગ કરીશું તેને હ્યુરીસ્ટીક નોલેજ કહે છે તે પછી આપણે ડોમેન ની પ્રમાણિત રજૂઆત તરફ આગળ વધીશું હું જ્યારે સાથે પ્રારંભ કરું છું ત્યારે આપણે ડોમેન નું પ્રતિનિધિત્વ કેવી રીતે થઈ રહ્યું છે તેના વિશે થોડી ધારણાઓ કરીશું કારણ કે આપણે શોધ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું પરંતુ બાકીના અડધા અભ્યાસક્રમમાં આપણે ડોમેન્સ નું પ્રતિનિધિત્વ કરવા માટે માનક વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીશું અને તમે તે કરવા માટે લોજીક બેઝ Logic based અભિગમ જોશો હવે આપણે તર્કની રજૂઆત અને લિસ્ટ વિશે થોડું જોઈશું શોધ ચોક્કસપણે વિવિધ સ્પેસ માં થઈ શકે છે આપણે સ્ટેટ સ્પેસ સર્ચ થી શરૂઆત કરીએ આજનો આપણો વિષય સ્ટેટ સ્પેસ સર્ચ છે ચાલો હું તમને આ પઝલ બતાવીશ મેં આ વિશે થોડા સમય પહેલા વાત કરી હશે તમે જાણો છો કે આ એક રૂબિક્સ ક્યુબ Rubiks Cube છે આ તેની છ બાજુઓ છે અને તમે આ બાજુ ખસેડી શકો છો અથવા તમે આ બાજુ ખસેડી શકો છો અથવા તમે આ છ બાજુઓ માંથી કોઈપણ બાજુ નેવું ડિગ્રી ના ગુણાંકથી ખસેડી શકો છો આ સમસ્યા ને તમે હલ કરી દીધી છે જો આ બધી બાજુ મિશ્ર રંગો થી ભરેલી હોય અને તમારે આ સમસ્યા ને હલ કરવાનો હોય તો તમે શું કરશો તમે ઇચ્છો છો કે બધી બાજુ એ કોઈ એક જ રંગ હોય દરેક બાજુ કંઈક આના જેવી દેખાવી જોઈએ આ બાજુ લીલો રંગ છે અને જો હું બીજી બધી બાજુઓને પણ કોઈ એક રંગની બનાવી દઉં તો હું કહી શકું કે મેં આ સમસ્યા ને હલ કરી દીધો પરિસ્થિતિ એ છે કે મને આ રૂબિક્સ ક્યુબ આપવામાં આવ્યો છે અને તેનો હલ કરવાનો મારો લક્ષ્ય છે એટલે કે બધી બાજુઓને સમાન રંગ મળે મને ખાતરી છે કે તમે આ પઝલ થી પરિચિત જ હશો તે સિત્તેરના દાયકાના મધ્ય અંત ભાગમાં રુબ્રિક નામના આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવેલું એક ઉપકરણ હતું અને તે દિવસોમાં લોકો આ ઉપકરણ માટે ધૂની બની ગયા હતા લોકો કલાકો અને દિવસો સાથે મળીને તેને હલ કરવાનો પ્રયાસ કરતા હતા હવે હું તમને પ્રોબ્લેમ સોલવિંગ ના બે અભિગમો સર્ચ બેઝ અને નોલેજ બેઝ ના કેસ વિશે ધ્યાન દોરવા માંગુ છું જો હું કોઈ એવા વ્યક્તિને આ રૂબિક્સ ક્યુબ આપું જેણે પહેલા તેને જોયો હોય અને હું તેને આ રૂબિક્સ ક્યુબ હલ કરવા કહું તો તે ટ્રાયલ અને એરર પદ્ધતિથી તેને હલ કરવાનો પ્રયાસ કરશે તે ચાલનો ક્રમ શોધવાનો પ્રયાસ કરશે જેનાથી રૂબિક્સ ક્યુબ સમસ્યા હલ કરી શકાય આ એક રસપ્રદ અને સરળ પઝલ છે કારણ કે તમે જોઈ શકો છો તેમ જો તમે ઉપરની બાજુ પર નજર નાખો તો તેને ત્રણ બાજુઓ મળી ગઈ છે ટોચની બાજુ હલ થઈ ગઈ છે આ બાજુ આખી લીલી છે ઘન ની બીજી બાજુઓ પણ એક રંગની હોવી જોઈએ મારે બાકીનો ભાગ હલ કરવો છે મુશ્કેલી એ છે કે જો એક વાર ટોચ ની બાજુ હલ થઇ ગઈ છે તો હું હવે તળિયાનો ભાગ જ ફેરવી શકું છું બીજા કોઈ ભાગને હું ફેરવી શકું નહીં યાદ રાખો કે તેને છ બાજુઓ છે હું તે છ બાજુઓ માંથી કોઈપણ ફેરવી શકું છું જો હું આ બાજુને ખલેલ માંગતો નથી તો હું ફક્ત આ બાજુને ફેરવી શકું છું પરંતુ ઉદાહરણ તરીકે જો હું આ ફેરફાર કરું છું તો તમે જોઈ શકો છો કે હું આ બાજુઓને ખલેલ પહોંચાડી રહ્યો છું અને આ પ્રક્રિયામાં જો હું બાકીનો ઘન હલ કરવાનો પ્રયાસ કરું છું તો હું આ ઘનને ખલેલ પહોંચાડું છું આ એક રસપ્રદ સમસ્યા છે અને તેથી જ તેના વિશે થોડો અભ્યાસ આપવામાં આવ્યો છે હવે તમારામાંથી કેટલા લોકો જાણે છે કે રૂબિક્સ ક્યુબ ને કેવી રીતે હલ કરવો એક બે ત્રણ ચાલો એટલા તો છે તમારા માં થી જેટલા લોકો એ જાણે છે કે રૂબિક્સ ક્યુબ ને કેવી રીતે હલ કરવો જો હું તેમને કાલ્પનિક રીતે તે હલ કરવા આપું તો તેઓ વિચાર્યા વગર થોડી જ ક્ષણોમાં તેને હલ કરી દેશે તો તમે નોલેજ બેઝ તકનીક નો ઉપયોગ કરી રહ્યા છો એવું હોઈ શકે છે કે આ જ્ઞાન તમને મેક્રો મૂવ્સ ના સમૂહના રૂપમાં આપવામાં આવ્યું છે કે તેને પ્રાપ્ત કરવા માટેનો આ ચાલ નો ક્રમ છે વગેરે વગેરે તે નોલેજ બેઝ અભિગમ છે એકવાર તમને જ્ઞાન મળ્યા પછી સમસ્યા હલ કરવી સરળ બની જાય છે મુશ્કેલી એ છે કે ક્યાંકથી જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ જયારે તમારે નવી સમસ્યા હલ કરવાની હોય ત્યારે શું થાય છે તમારી પાસે કોઈ આધાર રૂપ જ્ઞાન નથી આપણે સર્ચ બેઝ મેથડ માંથી વિગતો લેવી પડે છે આપણે સર્ચ બેઝ મેથડ ની ફક્ત જરૂરી એટલી મુખ્ય પદ્ધતિઓને કોલ કરીએ છીએ તમારી પાસે ભૂતકાળનું કોઈ આધાર રૂપ જ્ઞાન નથી તમને સમસ્યા આપેલી છે તમારે સમસ્યાનું મોડેલ બનાવવાનું છે અને તમારે સમસ્યાનું સમાધાન શોધવાનું છે આપણે સમસ્યાનું સમાધાન કરીશું સમસ્યા શું છે તેનાથી વધુ ફરક નથી પડતો તમે કોઈપણ સમસ્યા લઈ શકો છો અને આપણે તે સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરીશું આપણે એઆઈ માં જાતે જ રૂબિક્સ ક્યુબ હલ કરવા માંગતા નથી પરંતુ તે યંત્ર રચના પરની સમસ્યાનું સમાધાન કરવાની વ્યૂહ રચના શોધવા માંગીએ છીએ તે વાસ્તવમાં કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરશે જે સ્ટેટ સ્પેસ સર્ચ ની સમસ્યા તરીકે મૂકો છો સ્ટેટ સ્પેસ સર્ચ દ્વારા તમે કહેવા માગો છો કે જો મને ઘન આપવામાં આવ્યો છે ઘનનું આ વિશિષ્ટ રૂપરેખાંકન એક સ્ટેટ છે ઘનનું ઇચ્છિત રૂપરેખાંકન એ બીજું સ્ટેટ છે અને તેની વચ્ચે હજારો અન્ય સ્ટેટ છે અને મારે કોઈ યંત્ર રચના શોધવાની જરૂર છે આ સ્ટેટ સ્પેસ એ ઘણા સ્ટેટ નો સમૂહ છે ચાલો આપણે કહીએ કે આપણે તેને આવા સેટ તરીકે દોરીએ છીએ અને હું પ્રારંભિક સ્ટેટ માટે 'S' અને લક્ષ્ય સ્ટેટ માટે 'G' વાપરીશ અને ત્યાં અન્ય સ્ટેટ પણ છે કેટલાક સ્ટેટ તમે સારી રીતે જાણો છો હવે આપણે કેવી રીતે પ્રારંભિક સ્ટેટ ને લક્ષ્ય સ્ટેટ માં રૂપાંતરિત કરી શકીએ છીએ આપણે ચાલ નો ક્રમ નક્કી કરવો પડશે રૂબિક્સ ક્યુબ માં ચાલ ના ક્રમ કયા છે જો હું આને ટોચની બાજુ કહું છું તો હું કહી શકું કે ટોચને 90 ડિગ્રી અથવા 180 ડિગ્રી અથવા 270 ડિગ્રી ફેરવો આ બાજુ પર આ ત્રણ ચાલ શક્ય છે તેના કરતા વધારે ચાલ થી તમે તે જ તબક્કે પાછા આવશો દરેક બાજુ માટે ત્રણ ચાલ શક્ય છે મારી પાસે 6 ગુણ્યા 3 18 ચાલ છે જેનાથી હું આ સ્ટેટ ને એક અલગ સ્ટેટ માં પરિવર્તિત કરી શકું છું આપણે ચાલ ની આ પ્રક્રિયાને આદર્શ બનાવીશું જે તમને એક સ્ટેટ થી બીજા સ્ટેટ માં લઈ જશે આ કિસ્સામાં મેં 6 સ્ટેટ્સ દોર્યા છે જો કોઈ સમસ્યા માં 6 ચાલ હોય તો તમે આપેલ સ્ટેટ માં મૂવ્સ ને બદલી શકો છો પછી ગ્રાફ આવો દેખાશે હવે તમે જોઈ શકો છો કે એકવાર તમે આ ચાલની ગતિ નો સમાવેશ કરો છો તો ચાલ શું છે આ ચાલ એ એક ક્રિયા છે જે તમને એક સ્ટેટ થી નેબરિંગ સ્ટેટ માં લઈ જાય છે અને કોઈપણ સ્ટેટ માટે નેબરિંગ સ્ટેટ નો સમૂહ છે કે જેમાં તમે ચાલ કરી શકો છો તે ડોમેન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો આપણે માની લઈશું કે આપણી પાસે મૂવ જેન ફંક્શન નામ નું ફંક્શન છે તે સ્ટેટ ને ઇનપુટ તરીકે લેશે અને તે નેબર નો સમૂહ છે આપણે પ્રોબ્લેમ સોલવિંગ સ્ટ્રેટેજી થી ડોમેન ને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ ક્ષણે હું તમને કહું છું કે એક ડોમેન પસંદ કરો અને આને એક નાનકડા અભ્યાસ તરીકે લો જે તમારે જાતે કરવો જોઈએ તમને જેમાં રુચિ હોય તેવું ડોમેન જાતે પસંદ કરો સ્ટેટ કેવી રીતે દર્શાવશો મૂવ જેન ફંક્શન વ્યાખ્યાયિત કરો મૂવ જેન ફંક્શન એ પ્રોગ્રામિંગ ફંક્શન છે તે સ્ટેટ ને ઇનપુટ તરીકે લે છે અને તે સ્ટેટ માટે નેબર નો સમૂહ આપે છે તે એક વસ્તુ આપણે જોઈએ છે ચાલો આપણે બીજી નાની પઝલ જોઈએ જો આપણે એઆઇ ના પાઠયપુસ્તકો પર નજર કરીએ તો તમે જોશો કે તેમાં ઘણી બધી પઝલ નો ઉલ્લેખ છે કારણ કે પઝલ નું વર્ણન કરવું સરળ છે તેમને રજૂ કરવા સરળ છે તે સારી રીતે વ્યાખ્યાયિત હોય છે અને તમે તેની સાથે કામ કરી શકો છો તમે તેને રૂબ્રિક્સ ઘન નો નાનો ભાઈ કહી શકો છો જે સપાટ બે પરિમાણીય પઝલ છે જેને 8 પઝલ જેવી કહી શકાય આપણે 8 15 24 કોઈપણ એન સ્ક્વેર માઇનસ 1 ની પઝલ લઇ શકીએ છીએ તો 8 એ 3 સ્ક્વેર માઇનસ 1 છે 15 એ 4 સ્ક્વેર માઇનસ 1 છે 8 પઝલ માં 8 ટાઇલ્સ હોય છે તેથી તેને 8 પઝલ કહેવામાં આવે છે અને આ ટાઇલ્સ પર લેબલ હોય છે ચાલો આપણે તેને 1 2 3 4 5 6 7 8 નંબર આપીએ પ્રારંભિક સ્ટેટ અને લક્ષ્ય સ્ટેટ માં 1 2 3 4 5 6 7 8 ની ગોઠવણ આવી કંઈક હોવી જોઈએ હું ટાઇલ્સ સ્ટેટ લક્ષ્ય સ્ટેટ પર નથી જઈ રહ્યો હવે આ પઝલમાં મારી પાસે ચાર વિવિધ પ્રકારની ચાલ હોઈ શકે છે અને કેટલાક લોકો તેને આ બ્લેન્ક ચાલ તરીકે વિચારી શકે છે આ પઝલ માં તમે શું કરી શકો છો તમે સ્લાઇડ કરી શકો છો અહીં એક ખાલી ચોરસ છે અહીં ખાલી સ્થાન છે તમે આ ટાઇલ અહીં ખસેડી શકો છો અથવા તમે આ ટાઇલ અહીં ખસેડી શકો છો અથવા તમે આ ટાઇલ અહીં ખસેડી શકો છો અને પછી પ્રક્રિયામાં તમે નવી ખાલી જગ્યા બનાવશો ઉદાહરણ તરીકે તમે 1 2 3 4 6 જેવું કંઈક કરી શકો છો આ એક ચાલ હોઈ શકે છે અને તમે આ ચાલને લેબલ આપી શકો છો તમે કહી શકો છો કે તમે ડાબી તરફ ચાર વાર ખસ્યા છો અથવા તમે એમ કહી શકો કે તમે ખાલી જમણી તરફ ખસ્યા છો એક જ વાત કહેવાની આ અલગ અલગ રીત છે તો ચાલો આપણે આને જમણી બાજુ કહીએ છીએ જેનો અર્થ છે કે મેં ખાલી જગ્યાને જમણી તરફ ખસેડી છે આપણી પાસે એક ઉપર તરફ ની ચાલ હોઈ શકે છે અને નીચે તરફ ની ચાલ પણ હોઈ શકે છે આ વિશિષ્ટ તબક્કા માટે હું ત્રણ ક્રમિક સ્ટેટ ઉત્પન્ન કરી શકું છું પ્રશ્ન એ છે કે તમે આની રજૂઆત કેવી રીતે કરો છો હું તેની વધુ વિગતમાં જઈશ નહીં અને હું તમને એક રસપ્રદ સમસ્યા પસંદ કરવા તેના સ્ટેટ ની રજૂઆત નું વર્ણન કરવા અને મૂવ જેન ફંક્શન નું નિર્માણ કરવા માટે કહીશ આ કિસ્સામાં મૂવ જેન ફંક્શન આ સ્ટેટ આપશે અને આ સ્ટેટ બીજા ઘણા સ્ટેટ નો સમૂહ આપશે આપણે આ નામને અત્યારે વધારે મહત્વ આપીશું નહીં પરંતુ પછીથી જ્યારે આપણે પ્લાનિંગ ની વાત કરીશું ત્યારે તે વધુ રસપ્રદ થશે આપણે સ્ટેટ ના સમૂહમાં રસ ધરાવીએ છીએ ચાલો હું એક વધુ ઉદાહરણ લઉં જે નદી ઓળંગવા નો કોયડો છે તમે આ નદી ઓળંગવાની પઝલ વિશે સાંભળ્યું જ હશે જે કહે છે કે મોટાભાગની પઝલ માં એક નૌકા હોય છે જેમાં એક વારમાં ફક્ત બે જ વસ્તુઓ જઇ શકે છે અને નદીની એક બાજુએ બધી વસ્તુઓ પડી છે જેને નદી ઓળંગીને બીજી તરફ લઇ જવાની છે અને કઈ વસ્તુઓ એક સાથે જઈ શકે અને કઈ ના જઈ શકે તેની અમુક મર્યાદાઓ છે તમે મશીનરી અને પઝલ વિશે સાંભળ્યું હશે ત્રણ મશીનરી વિશે સાંભળ્યું હશે તેને નદી પાર કરવાની છે અને નૌકા એક સમયે ફક્ત બે જ લોકો ને લઇ જઈ શકશે તેઓ કેવી રીતે નદી પાર કરશે તેના સરળ સંસ્કરણ તરીકે માણસ બકરી સિંહની સમસ્યા છે તે શું કહે છે તે કહે છે કે મારી પાસે નદી છે નદીની એક તરફ એક માણસ છે હું એક બીજી વસ્તુ કહેવાનું ભૂલી ગયો જે કોબી છે ત્યાં એક માણસ એક બકરી એક સિંહ અને એક કોબી છે અને નૌકા 2 વસ્તુ સમાવી શકે તે માપની છે અને તે માણસ જ નૌકા ચલાવી શકે છે માણસે નદીની બીજી બાજુ દરેક વસ્તુ લઈ જવાની છે પરંતુ તે એક સમયે ફક્ત એક જ વસ્તુ લઈ જઈ શકે છે મુશ્કેલી એ છે કે જો તે બકરીને કોબી સાથે એકલા છોડી દેશે તો બકરી કોબીને ખાઈ જશે અને જો આપણે સિંહને બકરી સાથે એકલા છોડીશું તો સિંહ બકરીને ખાઈ જશે માણસ તેવી પરિસ્થિતિ ઇચ્છતો નથી તે આ ત્રણેય વસ્તુઓને બીજી તરફ કઈ રીતે લઇ જશે તમે આ હમણાં જ આવેલી ફિલ્મ જોઈ હશે જેમાં એક છોકરો અને એક સિંહ એક નૌકામાં દરિયા વચ્ચે ફસાઈ જાય છે દેખીતી રીતે આ ખૂબ જ સરળ પઝલ છે તેને હલ કરવી મુશ્કેલ નથી જોકે પ્રશ્ન અહીં સંબોધવામાં આવ્યો નથી સવાલ એ છે કે આપણે આ સમસ્યા કેવી રીતે હલ કરી શકીએ અથવા રૂબિક્સ ક્યુબ ને હલ કરવા માટે કેટલીક જનરલ પર્પઝ મેથડ કેવી રીતે લાગુ કરી શકીએ આપણો ધ્યેય એવો છે કે આપણે જે સર્ચ કરીએ છીએ તે ડોમેન પર આધારિત ન હોવું જોઈએ આપણે જે અલ્ગોરિધમ જોવા જઈ રહ્યા છીએ તે ડોમેન પર આધારિત ન હોવું જોઈએ જેમાં આપણે સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે રૂબિક્સ ક્યુબ હોઈ શકે છે અથવા આ પઝલ માંથી એક હોઈ શકે છે અથવા તે શેડ્યુલિંગ પ્રોબ્લેમ હોઈ શકે છે અથવા તે બીજું કંઈક હોઈ શકે છે જો આપણે ડોમેન નો સાર કાઢી લઈએ તો પછી આપણે ડોમેન તરફ ધ્યાન આપવાની જરૂર નથી તેનો અર્થ ડોમેન નો અવરોધ દૂર કરવો એવો થાય છે આપણા કિસ્સામાં પ્રથમ વસ્તુ ડોમેન માટે મૂવ જેન ફંક્શન નું નિર્માણ કરવાની છે જે કહે છે કે આ ફંકશને મને આપેલા સ્ટેટ માટે નેબર સ્ટેટ કયા છે તે જણાવવું જોઈએ અથવા નેબર સ્ટેટ નો સમૂહ આપવો જોઈએ જ્યારે હું આપેલા સ્ટેટ ની વાત કરું છું ત્યારે મારો મતલબ એ છે કે સ્ટેટ ની કેટલીક રજૂઆત વિશે તમારે નિસ્બત હોવી જોઈએ આપણે કેવી રીતે રજૂ કરી શકીએ આને કદાચ 3 બાય 3 એરે અથવા તેવી કોઈક રીતે રજૂ કરી શકાય અને તેના વિશે એવું વિચારવું ઉપયોગી થઈ શકે છે પરંતુ હું તમને તે નક્કી કરવા માટે કહીશ ચાલો આપણે આ સમસ્યા વિશે વાત કરીએ આપણે આ માણસ બકરી સિંહ કોબીની સમસ્યાને કેવી રીતે રજૂ કરીશું તેનો ઉકેલ સરળ છે મને ખાતરી છે કે તમે તે જાણો છો આપણે પહેલા બકરી ને લઈ જવી જોઈએ અને નૌકા લઈને પાછા આવવું જોઈએ પછી સિંહને લઈ જવો જોઈએ અને બકરી ને પાછી લાવવી જોઈએ કોબી ને લઈ જવી જોઈએ અને પાછા આવવું જોઈએ અને પછી બકરી લેવી જોઈએ તમે જાણો છો કે ભૂલ કોબીમાં છે તમામ પઝલ માં ઉકેલ હોય છે જે શોધવાનું એટલું મુશ્કેલ નથી પ્રશ્ન એ છે કે શું આપણે તે કરવા માટેનો પ્રોગ્રામ લખી શકીએ કોઈ એક પઝલ માટે પ્રોગ્રામ લખ્યા વગર શું આપણે કોઈ એવો વ્યાપક પ્રોગ્રામ લખી શકીએ જે આની જેવી પઝલ પણ હલ કરી શકે બીજી ઘણી પઝલ જેવી કે વોટર જગ પ્રોબ્લેમ છે તમને 5 લિટર અને 4 લિટર ના જગ આપવામાં આવે છે અથવા તમને 4 લિટર અને 9 લિટર ના જગ આપવામાં આવે છે અને તેમાંથી તમારે 6 લિટર પાણી માપવાનું છે આ પ્રકારની સમસ્યાઓ છે તમે આને કેવી રીતે રજૂ કરો છો હું વર્ગમાંથી કેટલાક ઇનપુટ ઇચ્છું છું કેટલાક સૂચન હું આ સમસ્યાને કેવી રીતે રજૂ કરી શકું સ્ટેટ રીપ્રેઝન્ટેશન શું છે અને બીજું મૂવ જેન ફંક્શન કયું બનશે મૂવ જેન ફંક્શન આપણે પસંદ કરેલી રજૂઆત પર કાર્ય કરે છે એ ત્રણ ક્રોસ બે એરે પર કાર્ય કરે છે ત્રણ કેમ ચાર કેમ નહીં તમે કહી રહ્યા છો કે મારી પાસે આવો એરે છે આ ડાબા શો ને દર્શાવે છે આ હોડીને દર્શાવે છે અને આ જમણા શો ને દર્શાવે છે આ શેનો એરે છે કારણ કે ત્યાં દરેક સ્થાન પર એક કરતા વધારે વસ્તુઓ શક્ય છે ચાલો આપણે કહીએ કે શો લિસ્ટ નો એરે છે તે લિસ્ટ નો એરે છે તમે મૂવ જેન ફંક્શન કેવી રીતે લખશો પ્રારંભિક તબક્કો શું છે પ્રારંભિક સ્થિતિ એ છે કે આ ચોરસ માં બધું છે તો આપણે બીજી લાઈન ની શું જરૂર છે તમારી પાસે ચાર ચોરસ છે મને આવી શક્યતા લાગે છે પરંતુ જ્યારે તમે કોઈ રજૂઆત કરો છો ત્યારે તમારે તે રજૂઆત પર લખેલા અલ્ગોરિધમ નો પણ વિચાર કરવો જોઈએ કારણ કે ઘણીવાર તમે પસંદ કરેલી રજૂઆત એલ્ગોરિધમ લખવા માટે મદદરૂપ છે આપણા કિસ્સામાં આપણને મૂવ જેન ફંક્શન એલ્ગોરિધમ્સ માં રસ છે ચાલો હું એક બીજું સૂચન કરું જે એવું છે કે મારી પાસે બે લિસ્ટ નું લિસ્ટ છે પ્રથમ લિસ્ટ માં એવી વસ્તુઓ સામેલ છે જે ડાબા કાંઠે છે અને બીજા લિસ્ટ માં તે વસ્તુઓ છે જે જમણા કાંઠે છે હું તેને પસંદ કરી શકું છું જો હું તે લિસ્ટ પસંદ કરું છું તો મારું લિસ્ટ આ G જેવું દેખાશે આ મારું પ્રારંભિક સ્ટેટ છે અને આ મારું લક્ષ્ય સ્ટેટ છે પરંતુ પ્રશ્ન એ છે કે હું મૂવ જેન ફંક્શન કેવી રીતે લખી શકું આ વસ્તુને હું શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું બકરી શું છે અને શું જાણીતું છે હવે આ રજૂઆત માટે તમે મૂવ જન ફંક્શન કેવી રીતે લખશો તમારે પહેલા સ્ટેટ ની શોધ કરવી પડશે આ સ્ટેટ નું પ્રતિનિધિત્વ છે તમારે પ્રથમ અવ્યક્ત ધારણા કરવી પડશે કે નૌકા ક્યાં છે આપણે નૌકા ક્યાં છે તે વિશે વાત કરી નથી અને આપણે તે કરવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ કારણ કે આપણે અવ્યક્ત ધારણા કરીએ છીએ કે જ્યાં માણસ છે ત્યાં નૌકા છે કારણ કે નૌકા પોતાની જાતે ક્યાંય જઈ શકતી નથી આ ધારણા કર્યા પછી હું કેવી રીતે મૂવ જેન ફંક્શન લખી શકું મારે આ પ્રતિનિધિત્વનું નિરીક્ષણ કરવાની જરૂર પડશે આ લિસ્ટ માં M ક્યાં છે તે શોધવું પડશે અને પછી ત્યાંથી કંઈક કોપી કરો ત્યાંથી M સાથે જ કંઈક કટ કરીને બીજી બાજુ લઈ જાઓ કદાચ કંઈ થશે નહીં જેનો અર્થ છે કે હું આ સ્ટેટ માંથી આગળના સ્ટેટ માં પણ જઈ શકું છું પ્રશ્ન એ છે કે હું કેવી રીતે આ આગળનો સ્ટેટ લખું છું હું અહીં વધુ સમય વિતાવીશ નહીં પરંતુ આપણે એક વધુ સંભવિત રજૂઆત જોઈશું એક વસ્તુનું તમે નિરીક્ષણ કરી શકો છો કે આપણને ખરેખર બીજા લિસ્ટ ની આવશ્યકતા નથી જો આપણને ખબર હોય કે અહીં ફક્ત ચાર અક્ષર છે તો પ્રથમ લિસ્ટ એ જણાવવા માટે પૂરતું છે કે આ સ્ટેટ કયું છે વસ્તુઓ દર્શાવવાનું પ્રથમ લિસ્ટ કયું હતું જે ડાબી કાંઠે છે અથવા તેવું કંઈક છે હું બીજી વસ્તુ સૂચવીશ જે તે છે કે તમે જે વસ્તુઓ ડાબી બાજુ કાંઠે છે તે દર્શાવશો નહીં પરંતુ તમે તે વસ્તુઓ નૌકા ની કઈ બાજુએ છે તેવું દર્શાવો છો જેનો અર્થ છે કે આની અંદર મારી પાસે આવું કંઈક હશે ચાલો આપણે કહીએ કે હું માણસ દર્શાવતો નથી હું ફક્ત જુદી જુદી સંભાવનાઓ અન્વેષણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું હું ફક્ત ડાબે G C L કહું છું આ મારું પ્રતિનિધિત્વ છે આનાથી મારો અર્થ એ છે કે તેમની નૌકા ડાબી બાજુ છે અને તેનો અર્થ એ છે કે તે માણસ પણ ડાબી બાજુ છે અને માણસની સાથે ત્યાં બકરી સિંહ અને કોબી બધું છે હું આ પ્રતિનિધિત્વનો ફાયદો એ છે કે મારું મૂવ જેન ફંક્શન સરળ બનશે તેવું મને લાગે છે કારણ કે ભલે હું ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ જઉં છું તે સરખું જ રહેશે જે ક્રિયાઓ મારે કરવી પડશે તે સમાન હોવી જોઈએ જેનો અર્થ છે કે હું મારા લિસ્ટ માંથી કેટલીક વસ્તુ ડિલીટ કરીને એક નવો કોમ્પ્લીમેન્ટ સેટ બનાવીશ જે નવું લિસ્ટ હશે ઉદાહરણ તરીકે આમાંથી હું G ડિલીટ કરી નાખીશ અને તેને જમણી બાજુ લઈ જઈશ આ એક ચાલ થઈ શકે છે અથવા જો હું આ જ વસ્તુને બીજી રીતે દર્શાવવા માંગુ તો હું L ડિલીટ કરી નાખીશ હું સિંહને બીજી બાજુ લઈ ગયો છું તે સારી ચાલ નથી કારણ કે તેમ કરવાથી બકરી કોબી ખાઈ જશે પરંતુ સ્ટેટ સ્પેસ અલ્ગોરિધમ એ બધી શક્યતાઓ શોધવી પડશે આપણે તે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હું તમને એક અભ્યાસ કરવા આપીશ કે તમે આના માટે વિવિધ રજૂઆત અજમાવી જુઓ અને જુઓ તમે ખરેખર એક પ્રોગ્રામ લખો જે સ્ટેટ ને ઇનપુટ તરીકે લેશે અને નેબરિંગ સ્ટેટ ના સમૂહને આઉટપુટ તરીકે પાછો આપશે આ કિસ્સામાં ત્રણ ચાલ શક્ય છે હકીકતમાં ચાર ચાલ શક્ય છે માણસ એકલો જઇ શકે છે અથવા માણસ સિંહને લઈ શકે છે અથવા માણસ બકરી લઈ શકે છે અથવા માણસ કોબી લઈ શકે છે મારા ફંકશન ના આઉટપુટ તરીકે આ ચાર સેટ્સ લખેલા છે અને આ મૂવ જેન ફંક્શન એ એક એવું ફંક્શન છે જે તેને મંજૂરી આપશે અને સ્ટેટ સ્પેસ ને નેવિગેટ કરશે હું આ સ્ટેટ માં મૂવ જેન ફંક્શન લાગુ કરીશ હું નેબરિંગ સ્ટેટ નો સમૂહ મેળવીશ હું નેબરિંગ સ્ટેટ માં જઈશ અને જોઇશ કે શું આ તે સ્ટેટ છે કે જેમાં મને રુચિ હતી નહીં તો હું તે સ્ટેટ માં મૂવ જન ફંક્શન લાગુ કરીશ અને આ પ્રક્રિયામાં હું લક્ષ્ય સ્ટેટ માં પહોંચવા માટે પ્રયાસ કરી રહેલા સ્ટેટ સ્પેસ પર નેવિગેટ કરીશ કે જેમાં મને વધુ રસ હશે આ સામાન્ય વ્યૂહરચના કે જેને આપણે અનુસરવા જઈ રહ્યા છીએ તેનું એક જેનરિક નામ છે જેને જનરેટ અને ટેસ્ટ કહેવામાં આવે છે તે કહે છે કે કેન્ડીડેટ બનાવો કેન્ડીડેટ થી આપણો અર્થ કેન્ડીડેટ સ્ટેટ છે અને પરીક્ષણ કરો કે શું તે કોઈ સમાધાન છે કે નહીં અને આપણે તેને લૂપ માં મૂકી દીધું છે અને આ તે ઉચ્ચ સ્તરની વ્યૂહરચના છે જે આપણે આગામી કેટલાક અઠવાડિયામાં સુધારીશું એક કેન્ડીડેટ બનાવો અને જુઓ કે શું તે લક્ષ્ય છે જેમાં આપણને રુચિ છે આપણું કાર્ય લક્ષ્ય સ્ટેટ ની શોધમાં આ સ્ટેટ સ્પેસ નું અન્વેષણ કરવાનું છે આપણે નવા સ્ટેટ ને અજમાવવાનું ચાલુ રાખીશું અને જોઈશું કે તે લક્ષ્ય સ્ટેટ છે કે નહીં આપણે લક્ષ્ય સ્ટેટ માં છીએ કે નહીં તે કેવી રીતે જોઈશું આપણને બીજા ડોમેન ફંક્શન ની જરૂર છે અને તે ડોમેન ફંક્શન ને આપણે ગોલ ટેસ્ટ ફંક્શન કહીશું ગોલ ટેસ્ટ ઇનપુટ તરીકે સ્ટેટ ને લેશે અને તેના આઉટપુટ તરીકે હા અથવા ના મળશે તે મને કહેશે કે હું જે સ્ટેટ ને જોઈ રહ્યો છું તે લક્ષ્ય સ્ટેટ છે કે નહીં મને ફક્ત આ બે ફંક્શન ની જરૂર છે જેને ડોમેન વિશે કંઈપણ જાણવાની જરૂર નથી એકવાર હું ડોમેન માટે આ બે ફંક્શન રિટર્ન કરીશ પછી હું ડોમેન ને ભૂલી શકું છું પછી હું રૂબિક્સ ક્યુબ હલ કરું છું કે 8 પઝલ હલ કરું છું કે રિવર ક્રોસિંગ પઝલ હલ કરું છું તેની ચિંતા કરવાની જરૂર નથી તેનાથી કોઈ ફરક નથી પડતો મારી પાસે મૂવ જેન ફંક્શન છે મારી પાસે એક ગોલ ટેસ્ટ ફંક્શન છે અને હું ગોલ ટેસ્ટ શોધવા માટે ચાલ નો ક્રમ શોધીશ નહીં આ ખૂબ જ ગૂઢ સમસ્યા છે જ્યારે આપણે રૂબિક્સ ક્યુબ વિશે વાત કરીએ છીએ ત્યારે ફક્ત નજીકના સમયમાં ઉપયોગમાં લેવાયેલા સર્ચ એલ્ગોરિધમ્સ રૂબિક્સ ક્યુબ અથવા આવી સમસ્યા નું શ્રેષ્ઠ સમાધાન શોધવા માટે સક્ષમ છે અને તાજેતર થી મારો અર્થ છેલ્લા પાંચ થી દસ વર્ષ છે શ્રેષ્ઠ ઉકેલો દ્વારા મારો અર્થ સૌથી ઓછી ચાલ ની સંખ્યા છે જો કોઈએ વિચાર્યું હોય તેવા સંદેશ તમે અનુસરો છો તો તમે પ્રથમ ટોચનું સ્તર લો પછી બીજું સ્તર બનાવો પછી આ નીચેના કોર્નર લો નીચેના ચોરસ લો અને પછી અભિગમ મેળવો આ પ્રકારના મેક્રો મૂવ્સ તમને સૌથી ટૂંકું સોલ્યુશન આપશે નહીં તેઓ સમસ્યા હલ કરશે પરંતુ તેઓ તમને શ્રેષ્ઠ સોલ્યુશન નહીં આપે આપણે માનવીય સમસ્યા ઉકેલ પધ્ધતિ વિશે પણ આવી જ કંઈક વાત કરી હતી કે આપણે હંમેશાં વસ્તુઓને ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરતા નથી જ્યાં સુધી આપણે સમસ્યાને વ્યાજબી રીતે સારી રીતે હલ કરી શકીએ ત્યાં સુધી આપણે જરૂરી સમાધાનથી ખુશ છીએ જ્યાં જ્ઞાન આધારિત તકનીકો ખુબ મહત્વપૂર્ણ છે મૂવ જેન ફંક્શન એ એક રસપ્રદ અભ્યાસ હશે તમે જોઈ શકો છો કે દરેક સ્ટેટ માટે 18 સંભવિત ચાલ હશે જે દરેક જગ્યા માટે 3 ચાલને અનુલક્ષે છે અહીં 6 જગ્યાઓ છે તે 3 માંથી કોઈપણ મૂવ જેન ફંક્શન આપશે અમે જોઈ શકીએ છીએ કે આના માટે સ્ટેટ સ્પેસ વિશાળ છે અને શું હું તેને તમારા માટે નાના અભ્યાસ તરીકે છોડી શકું છું આ પઝલ માં કેટલી વિવિધ ગોઠવણી શક્ય છે આપણે જે કંઈ પણ ડોમેન નો સાર કાઢ્યો હોય આપણે ફક્ત આ બે ફંક્શન સાથે કામ કરીશું હવે આપણે જે અલ્ગોરિધમ લખીશું તમે ફક્ત આ ફંક્શન નો ઉપયોગ કરી શકશો અને ડોમેન કયું છે તે અંગે ચિંતા કરશો નહીં અને વિચાર એ છે કે એકવાર આપણે આ અલ્ગોરિધમ ડિઝાઇન કર્યા પછી પછી આપણે કોઈપણ ડોમેન માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને તે આપણા માટે ડોમેન માં રહેલી સમસ્યાઓ હલ કરશે આપણા અભિગમ વિશે આ સામાન્યતા છે ચાલો આપણે આ અલ્ગોરિધમ વિશે થોડું જોઈએ આપણે તેને સિમ્પલ સર્ચ કહીશું આ ક્ષણે આપણે સેટ સાથે કામ કરીએ આપણે જોવું જોઈએ કે ક્યારે આપણે આ આગળનો સ્ટેટ અથવા નેબર ઉત્પન્ન કરીએ છીએ આપણે તેને ક્યાંક સંગ્રહિત કરવું પડશે અને આપણે તેમને એક સેટ માં સંગ્રહિત કરીશું જેને પરંપરાગત રૂપે ઓપન ઓપન લિસ્ટ અથવા ઓપન સેટ તરીકે ઓળખવામાં આવે છે આપણે ઓપન ગેટ્સ સ્ટાર્ટ સ્ટેટ થી પ્રારંભ કરીએ છીએ આપણે સ્ટાર્ટ સ્ટેટ ને ઓપન માં મૂકીએ છીએ અને જ્યારે 'Y' ને બદલે 'true' થાય તો તેને રદ કરીએ છીએ હું સેટ યુનિયન ઓપરેશન નો ઉપયોગ કરું છું કારણ કે હું એક સ્ટેપ કહેવાનું ભૂલી ગયો છું અને તે સ્ટેપ અહીં ઓપન માંથી નોડ N પસંદ કરવાનું છે ચાલો હવે આ એન ને કોલ કરીએ કારણ કે આપણે ફક્ત સ્ટાર્ટ સ્ટેટ વિશે જ વાત કરી રહ્યા નથી પરંતુ આપણે આ ઓપન સેટ લિસ્ટ માંથી કોઈ પણ નોડ પસંદ કરી શકીએ છીએ આ અલ્ગોરિધમ નું શુદ્ધિકરણ 's' છે હું આ ઓપન નામનો ઓપન સેટ તૈયાર કરું છું જેમાં મેં શરૂઆત કરવા માટે સ્ટાર્ટ સ્ટેટ મુકીશ અને સામાન્ય રીતે મારો અલ્ગોરિધમ કહે છે કે થોડા નોડ પસંદ કરો આપણે તેને નોડ દ્વારા બોલાવીએ છીએ કારણ કે આપણે આ વિશે પહેલેથી જ ગ્રાફ તરીકે વિચારવાનું શરૂ કર્યું છે જેના પર આપણે શોધ કરી રહ્યા છીએ દરેક સ્ટેટ એક નોડ છે ઓપન માંથી નોડ N લો તે લક્ષ્ય સ્ટેટ છે કે નહીં તેની ચકાસણી કરો તે જનરેટ અને ટેસ્ટ વિચાર છે જો તે સાચું છે તો પછી આપણે રિટર્ન કરવું જોઈએ અમને સમાધાન મળી ગયું છે જો તે સાચું નથી તો આપણે આ એન ને ઓપન માંથી દૂર કરીશું અને તેના બદલે આપણે ઓપન ના અનુગામીઓને અથવા ઓપન ના પડોશીઓને લિસ્ટ માં ઉમેરીશું હું ઓપન લિસ્ટ માં વસ્તુઓ ઉમેરવાનું ચાલુ રાખીશ અને ટેસ્ટ માંથી કેટલાક તત્વોને પસંદ કરીશ આ એક સરળ મૂળ વિચાર છે જેની આપણે શરૂઆત કરીએ છીએ સર્ચ ટ્રી શું છે આપણે ટૂંક સમયમાં આ અલ્ગોરિધમ નું વિવેચન કરીને પ્રારંભ કરીશું કારણ કે આ એક રસપ્રદ અલ્ગોરિધમ છે પરંતુ તે આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેનો મૂળભૂત ખ્યાલ આપે છે આ અલ્ગોરિધમ શું કરે છે શું તે સર્ચ ટ્રી ઉત્પન્ન કરે છે એક બાબત હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભલે આપણે સ્ટેટ સ્પેસ ને આલેખ તરીકે જોશું દરેક ચાલને લીધે આપણે દરેક સ્ટેટ માં જઈ શકીએ છીએ આપણે નેબરિંગ સ્ટેટ માં જઈ શકીએ છીએ દરેક કિનારી એ એક સ્ટેટ થી નેબરિંગ સ્ટેટ માં જવા માટેની ચાલ છે અને આખું સ્ટેટ આલેખ છે અને અનિવાર્યપણે આપણે પ્રારંભિક સ્ટેટ થી લક્ષ્ય સ્ટેટ સુધીનો માર્ગ આ આલેખ માં શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે ગ્રાફ સર્ચ અલ્ગોરિધમ માં મૂળભૂત છે કે તમારે આ વસ્તુમાં તે જોવું જોઈએ અહીં ફક્ત એટલો જ તફાવત છે કે તમને ગ્રાફ આપવામાં આવ્યો નથી ઉદાહરણ તરીકે તેવું કોઈ કહેતું નથી કે રૂબિક્સ ક્યુબ માટેનો આ આખો આલેખ છે અને પછી તે પાથ શોધે છે તમારે ઉચ્ચક આલેખ બનાવવો પડશે અને તે થઈ ગયું છે તે સર્ચ ટ્રી ઉત્પન્ન કરે છે આપણે આ અલ્ગોરિધમ થી શું થઈ રહ્યું છે તેની કલ્પના કરી શકીએ છીએ હવે નોડ લો મને ખબર નથી કે તમે આ વાંચી શકો છો કે કેમ ઓપન માંથી કેટલાક નોડ N પસંદ કરો આ કેટલાક નોડ N છે કેટલાક શબ્દની આ કલ્પનાને સુધારવામાં થોડો સમય લાગશે કારણ કે તે ખરેખર આ કેટલાક તમને તમારા ધ્યેય તરફ લઇ જાય છે કે નહીં આપણે તેના પર થોડો સમય પસાર કરીશું પરંતુ હમણાં આપણે કહીશું કે આપણે ઓપન માંથી નોડ પસંદ કરવા માટેના કેટલાક માપદંડનો ઉલ્લેખ કર્યો નથી અને આપણે જે સર્ચ ટ્રી બનાવી રહ્યા છીએ તે શું છે આપણે કેટલીક શોધ સાથે પ્રારંભ કરીએ છીએ સ્ટાર્ટ નોડ S સાથે પ્રારંભ કરીએ છીએ આપણે અત્યારે સ્ટેટ અને નોડ ને એકબીજાના પર્યાય સ્વરૂપે વાપરીશું સર્ચ નોડ એ સ્ટેટ ને સમાન છે તે સમાન રજૂઆત છે આપણે એક ક્ષણમાં આનાથી દૂર જઈશું પ્રથમ રૂટ નોડ એ સર્ચ સ્ટાર્ટ સ્ટેટ અથવા પ્રારંભ નોડ છે અને આપણે રૂટ નોડ નું નિરીક્ષણ કરીએ છીએ નિરીક્ષણ દ્વારા તમારો અર્થ શું છે આપણે ગોલ ટેસ્ટ ફંક્શન લાગુ કરીએ છીએ અને આપણે જોઈશું કે શું તે લક્ષ્ય છે કારણ કે કોઈક વાર સમસ્યાને કંઈ કરવાની જરૂર નથી હોતી કોઈ તમને ઉકેલેલો સમઘન આપે છે અને કહે કે તેને હલ કરો તો તમે કહેશો કે તે પહેલાથી જ હલ થઈ ગયો છે તમારે કાંઈ કરવાની જરૂર નથી પરંતુ તમે પરીક્ષણ કરો છો અમે રૂટની નોડ ની શરૂઆતની સ્થિતિનું નિરીક્ષણ કરીએ છીએ અને ચાલો આપણે કહીએ કે આ ડબલ સર્કલ સ્ટેન્ડ ને ઓપન માંથી કાઢી નાખવા માટે ઉપયોગ કરીએ છીએ હું અહીં જે ચિત્રણ કરું છું તે ઓપન લિસ્ટ છે મારી પાસે ઓપન માં S હતો અને પછી હું તેને કાઢી નાંખીશ પરંતુ હું તેને S ના કેટલાક અનુગામી સાથે બદલીશ ઓપન પાસે હવે 4 અનુગામી છે ઉદાહરણ તરીકે આ પરિસ્થિતિમાં આ 3 ચાલના કારણે મેં ત્રણ અનુગામી ઉમેર્યા હોત અથવા આ પરિસ્થિતિમાં મેં ચાર અનુગામી ઉમેર્યા હોત સ્ટેટ ના આધારે કેટલાક નેબર ઉત્પન્ન થશે અને તેઓને ઉમેરવામાં આવશે મારો અલ્ગોરિધમ કહે છે કે ઓપન માંથી થોડા નોડ પસંદ કરો આપણે કયા નોડ પસંદ કરવા તેનો ઉલ્લેખ કર્યો નથી ચાલો આપણે કહીએ કે આપણે કેટલાક નોડ પસંદ કરીએ છીએ અને આપણે તેના 2 અનુગામી ઉત્પન્ન કરીએ છીએ આ સામાન્ય પ્રક્રિયા છે જેનું પાલન આપણો સર્ચ એલ્ગોરિધમ કરી રહ્યું છે આપણી પાસે ઓપન નોડ નો આ સમૂહ છે આપણે તેમાંથી એક પસંદ કરીશું અને જોઈશું કે તે લક્ષ્ય નોડ છે કે નહીં આ ખરેખર મને એક ક્ષણની યાદ અપાવે છે ગ્રીક પદ્ધતિ માં હર્ક્યુલસ અને હાઇડ્રા વિશે રસપ્રદ વાર્તા છે તમારામાંથી કેટલાએ આ વાર્તા વિશે સાંભળ્યું છે હર્ક્યુલસ ઘણા માથા વાળા રાક્ષસ હાઈડ્રા સામે લડતો અને સમસ્યા એ છે કે જ્યારે પણ તે હાઇડ્રા ના એક માથાને કાપી નાખે છે ત્યારે બીજા ઘણા વધુ માથા દેખાવા લાગે છે આપણે જોઈ શકીએ છીએ તે જ આપણો સર્ચ એલ્ગોરિધમ તે જ સામનો કરી રહ્યો છે દર વખતે તમે સર્ચ ટ્રી માંથી એક હેડ અથવા એક નોડ કાઢી નાખો છો ત્યારે તમને બીજું ઘણું બધું મળે છે જેમ તમે આની કલ્પના કરી શકો છો ઓપન સેટ વધતો જ જાય છે આપણે આને હલ કરવાની રીત શોધવી પડશે તેણે આ હોવાની જરૂર નથી હવે પછી નંબર 2 હોઈ શકે આ નંબર 3 છે આ નંબર 4 હોઈ શકે છે જે ઉલ્લેખિત નથી કે કયા નોડ લેવાના છે આપણે તે થોડી વારમાં કરીશું આપણે થોડી ક્ષણમાં વિવેચન કરવાનું શરૂ કરીશું તેમનો પ્રશ્ન એ છે કે શું તમને લૂપ માં જતા અટકાવે છે તે હકીકતમાં આપણા સર્ચ એલ્ગોરિધમ સાથેની પ્રથમ સમસ્યા છે હું તમને પૂછવા માંગું છું આ અલ્ગોરિધમ માં શું ખોટું છે અને તે પ્રથમ ખોટી વસ્તુ છે અને જો હું આને ઉદાહરણ તરીકે રૂબિક્સ ક્યુબ ફરીથી લઉં હું કહી શકું છું કે આને જમણી બાજુ ને 90 ડિગ્રી ફેરવો પછી તમારા માટે ઉપલબ્ધ ચાલ કઈ છે મને ઉપલબ્ધ 18 ચાલમાંથી એક છે જો હું આને પસંદ કરું તો શું થાય પછી જો હું આ પસંદ કરું તો શું થાય પછી જો હું આ પસંદ કરું તો શું થાય પછી હું ઘટનાચક્રમાં જઉં છું તમે કલ્પના કરી શકો છો કે ત્યાં સેંકડો ઘટનાચક્ર છુપાયેલા છે હું ફક્ત આ ફરતું રાખી શકું છું આ એક બીજું ઘટનાચક્ર છે અથવા ઘણી અન્ય વસ્તુઓ શક્ય છે તે આની એક સમસ્યા છે ચાલો પ્રથમ આપણે તે સમસ્યાને ધ્યાનમાં લઈએ આ સર્ચ એલ્ગોરિધમ વિશે વિચારવાની એક રીત એ છે કે તમે માર્ગમાં છો તમે જાણો છો પહેલાના સમયમાં આવા માર્ગ હતા તમે કોઈક ખૂણા પર છો અને તમે ચાર રસ્તાઓ જોઈ શકો છો તમે કોઈ બિલ્ડિંગની અંદર છો તમે કેટલાક ચાર રસ્તાઓ જોતા જોઈ શકો છો તમે આ રસ્તા પર જાઓ છો પછી તમે બીજા ચાર રસ્તાઓ જોશો વગેરે વગેરે તો આ નોડ છે અને આ કિનારી છે તમે અહીંથી અહીં જાવ તમે વધુ નોડ જોશો ચક્રમાં પ્રવેશ્યા વિના ખોવાયા વિના તમે રસ્તા કેવી રીતે મેળવી શકો છો ગ્રીક સમયની બીજી એક રસપ્રદ વાર્તા છે મને યાદ નથી કે એ વ્યક્તિ કોણ હતી જેણે દોરીને સાથે રાખીને તેને હલ કરી હતી તેમણે કહ્યું કે તે દરેક માર્ગને ચિહ્નિત કરશે જો તમે ફરીથી દોરીને જુઓ તો તમે ત્યાં પાછા વળો છો કંઈક એવી સ્થિતિ જેની તેણે અગાઉ મુલાકાત લીધી છે તો લૂપિંગ ની દ્રષ્ટિએ આપણે શું જોઈએ છે આપણે સર્ચ એલ્ગોરિધમ જોઈએ છે જો હું આ વિશિષ્ટ સ્ટેટ થી શરૂઆત કરવા જઈ રહ્યો છું તો હું ચાલના અમુક ક્રમમાંથી પસાર થઈને આ સ્ટેટ માં પાછો આવવા માંગતો નથી મારે કોઈક રીતે તેને અટકાવવું પડશે જેનો અર્થ છે કે એક બાજુ અહીંથી આ ચાલની રાહ જુએ છે મારે તે સ્થિતિની ફરી મુલાકાત ક્યારેય લેવી જોઈએ નહીં હું તે કેવી રીતે કરી શકું તમે જે સ્ટેટ ની મુલાકાત લીધી છે તે વિઝિટેડ તરીકે માર્ક કરો તેમ કરવાની આ સૌથી સરળ રીત છે અને પરંપરાગત રીતે આપણે શું કરીએ છીએ આપણે બીજું લિસ્ટ રજૂ કરીએ છીએ અને મેં પહેલેથી જ લિસ્ટ સાથે કામ કરવાનું શરૂ કર્યું છે હું લિસ્ટ સાથે કામ કરીશ ચાલો આપણે બીજો સમૂહ જોઈએ આપણે તેને ક્લોઝડ કહીએ છીએ અલ્ગોરિધમ આ પ્રમાણે સુધારાય છે આ સિમ્પલ સર્ચ 2 છે ઓપન ને પહેલાની જેમ સ્ટાર્ટ સ્ટેટ મળે છે ક્લોઝ ખાલી સેટ થી શરૂ થાય છે અને ઓપન માંથી કેટલાક નોડ પસંદ કરો પછી તેને ક્લોઝ સેટ માં ઉમેરવામાં આવે છે હું તેને સેટ નોટેશન તરીકે લખી શકું છું પરંતુ હું તેને અંગ્રેજીમાં લખી રહ્યો છું ચાલો આપણે કહીએ કે આ નોડ N છે મને ખબર નથી કે તમે આ વાંચી શકો છો કે કેમ મારે થોડું વધુ કાળજીપૂર્વક લખવું જોઈએ જો ગોલ સ્ટેટ એન છે તો N ને રિટર્ન કરો હું જે કહું છું તે સ્ટેટ રિટર્ન થાય છે અન્યથા પહેલાં ઉમેરાત મારે મારા ઓપન માં શું ઉમેરવું જોઈએ યુનિયન મૂવ જેન એન માઇનસ કલોઝ માંથી કંઈ પણ અને હું તે થોડુંક સાબિત કરું છું અને ઓપન માં કંઈ પણ કહી શકું છું કારણ કે એવું સંભવ છે કે બે જુદા જુદા સ્ટેટ સમાન અનુગામીઓ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે ઉદાહરણ તરીકે હું આ સ્ટેટ થી પ્રારંભ કરી શકું છું પછી આ સ્ટેટ માં જઈશ પછી આ સ્ટેટ માં જઈશ અને આ સ્ટેટ ઉત્પન્ન થશે આ સ્ટેટ માં 180 ડિગ્રી ચાલ ઉત્પન્ન થઈ હોત જ્યાં હું અહીં જઈ શકત તે તેને ઓપન મૂકશે કે નહીં તેને આપણે આ ચાલ કહીએ ચાલો હું ફરીથી પ્રારંભ કરું મારા ઓપન લિસ્ટ પર આ બિંદુએ 270 ડિગ્રી ચાલ છે જે અહીં લીલી વસ્તુ લાવશે મેં તેને ઓપન માં ઉમેર્યું છે પરંતુ મેં આ ચાલ કરી છે આ ચાલથી હું 180 ડિગ્રી ચાલ કરી શકું છું જે ફરીથી અહીં લીલી વસ્તુ લાવશે પરંતુ હું તે કરવા માંગતો નથી કારણ કે મેં પહેલાથી જ આને ઓપન લિસ્ટ માં ઉમેર્યું છે તમે તેના વિશે થોડુંક વિચારો હું આમાંથી સેટ ઓપન યુનિયન ક્લોઝડ દૂર કરીશ હું ઓપન માં પહેલા ઉત્પન્ન કરેલા અથવા દેખાયેલા કોઈપણ નોડ ઉમેરીશ નહીં ઓપન માં નવા નોડ મળશે આ મને લૂપ માં જતા અટકાવશે જો આ મૂવ જેન સાચું છે તો આ વસ્તુમાં કંઈપણ નવું ઉમેરાશે નહીં હું કોઈ લૂપ માં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું મારે અહીં એક પરીક્ષણ કરવું જોઈએ ઓપન માંથી થોડા નોડ પસંદ કરો જો ઓપન ખાલી થઈ ગયું છે તો મારે કહેવું જોઈએ કોઈ સંભવિત ઉપાય નથી હું હમણાં તેને ઉમેરી રહ્યો નથી પરંતુ આપણે આ વસ્તુ ઉમેરીશું જો આપણે બધી સંભવિત સ્થિતિઓ જોઈ લીધી હોય અને સોલ્યુશન સ્ટેટ તમને ઉપલબ્ધ ન હોય તો ઓપન ખાલી કેવી રીતે થઈ શકે છે ઉદાહરણ તરીકે તમે આ 8 પઝલ જાણો છો આ 8 ટાઇલ્સના બધા ક્રમચયો બે અસ્પષ્ટ સ્થાનોમાં છે ત્યાં એક આલેખ છે જ્યાં તમે સ્ટેટ ના એક સેટ થી બીજા કોઈપણ સ્ટેટ માં જઈ શકો છો પરંતુ ત્યાં એક ડિસજૉઇન્ટ સેટ છે જ્યાં તમે એક સેટ થી બીજા સેટ માં જઈ શકો છો પરંતુ તમે આ સેટ થી તે સેટ પર જઈ શકતા નથી અને તે ફક્ત બે ટાઇલ્સ ની અદલાબદલી સાથે મેળવી શકાય છે તેઓ એવા તબક્કામાં હોય છે જ્યાંથી તમે તેમને ક્યારેય પાછા મેળવી શકતા નથી તે જ રીતે રૂબિક્સ ક્યુબ્સ છે કેટલાક લોકો તેને હલ કરી શકે છે તેઓ તેને ખોલીને ફરી પાછો જોડી શકે છે પરંતુ વાત એ છે કે તમે ઘનને 12 જુદી જુદી રીતે ફરીથી ભેગા કરી શકો છો શક્ય છે કે આ વિશિષ્ટ સ્ટેટ ના સમૂહમાં મારું લક્ષ્ય સ્ટેટ શામેલ છે પરંતુ સ્ટેટ ના બીજા સમૂહમાં લક્ષ્ય સ્ટેટ શામેલ નથી આ અલ્ગોરિધમ સાથે એક વધુ સમસ્યા છે જે આપણે જોઈશું હવે હું અહીં વ્યાખ્યાયન પૂર્ણ કરીશ જ્યારે આપણે પાછા આવીશું ત્યારે જોઈશું કે આ બીજી સમસ્યા શું છે હું આ દરમિયાન તેના વિશે વિચારવા માંગતો હતો અને જ્યારે આપણે પાછા આવીશું ત્યારે આપણે આ જોઈશું આ સ્ટેટ ની બીજી સમસ્યા શું છે અને તેના વિશે ધ્યાન આપવાનો પ્રયાસ કરીશ અને તે પછી આપણે વિવિધ વ્યૂહરચનાઓના વર્તન પર ધ્યાન આપીશું આપણા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે અને કેવી રીતે આપણી શોધની વર્તણૂકને બદલી શકાય છે આપણે તે પછીના વર્ગમાં જોઈશું જે પાંચ મિનિટ પછી છે